હવે આપણે બંધ લૂપ માં બક કન્વર્ટર ના સિમ્યુલેશન પર ધ્યાન આપીશું આપણે શું કરીશું જેમ કે આપણે આ ફોલ્ડર માં જતા પહેલા જ્યાં મેં હવે શ્કેમેટિક બનાવ્યું છે અને હું તેને બક ક્લોઝ્ડ sch તરીકે નામ આપી રહ્યો છું અને મેં ફાઇલના કસ્ટમ ડોટ ને અપડેટ કર્યા છે અને ત્યાં એક બક ક્લોઝ્ડ ડોટ cir છે અને અમે તે પછીથી આવીશું તેથી ચાલો આપણે આ બક ક્લોઝ્ડ ડોટ sch ખોલીએ જે બક કન્વર્ટર માટે ક્લોઝ લૂપ સ્કીમેટિક છે તમે અન્ય કોઈપણ કન્વર્ટર માટે પણ આ જ અભિગમનો ઉપયોગ કરી શકો છો મને ઝૂમ કરવા દો તમે આ ભાગને ઓળખવા માટે સમર્થ હોવા જ જોઇએ તમે જુઓ છો કે આ DC સ્ત્રોત 12 વોલ્ટ છે અને આ તે પાવર સ્વિચ છે જેને અમે કેટલાક ડ્યુટી સાયકલ દ્વારા નિયંત્રિત કરીશું અને તમારી પાસે બક કન્વર્ટર ભાગ l અને C છે જેનો ઉપયોગ અમે ઓપન લૂપ સિમ્યુલેશનમાં કર્યો હતો અને જ્યારે સ્વીચ બંધ હોય અથવા તે ટ્રોલ ચાર્ટ માં સ્વિચ ચાલુ હોય ત્યારે ઇંડક્ટર મુક્ત વેવ મુક્ત કરશે તેથી તે બધી વસ્તુઓ જે તમે જાણો છો અને તેમાં 5 વોલ્ટ નો સ્ટેક નો થોડો ભાર છે જે મને લગભગ 1 એમ્પ કરન્ટ આપશે હવે અમે જે ફેરફારો કર્યા છે તે અહીં નિયંત્રણ ભાગમાં છે જે આખરે સ્વીચની ગેટ ડ્રાઇવ ને નિયંત્રિત કરશે તો આપણે શું કર્યું છે અમે ખરેખર PWM ને ઓપન લૂપમાં જ શામેલ કર્યું હતું અને અમે અહીં સતત વોલ્ટેજ આપ્યો હતો હવે સતત વોલ્ટેજને બદલે હવે આપણી પાસે નિયંત્રક સરખામણીકાર અને પ્રતિસાદ છે હવે પ્રતિસાદ આ લેબલ દ્વારા આપવામાં આવે છે અને તમે જુઓ છો કે જ્યારે અમે સિદ્ધાંતમાં ચર્ચા કરી ત્યારે અમે આને સીધા આઉટપુટ સાથે જોડ્યું હતું પણ પછી તમને યાદ આવે છે કે અમે અહીં ઓ નામનું લેબલ આપ્યું હતું અને એ જ લેબલ જો હું તેની નકલ કરીને અહીં મૂકું તો તે કહેવા બરાબર છે કે મેં આ બે મુદ્દાઓ વચ્ચે ભૌતિક જોડાણ કર્યું છે તેથી આ આઉટપુટ વોલ્ટેજ ખરેખર હવે આ બિંદુ પર પાછો આપવામાં આવે છે તેથી અહીં તમે તફાવત સંવર્ધક પ્લસ અને માઇનસ ઓફ ધ પ્લસ ધરાવો છો અને રેફરન્સ વોલ્ટેજ આપી રહ્યા છો તમે અહીં જુઓ છો તે સંદર્ભ વોલ્ટેજ એ કોન્સ્ટન્ટ નથી મેં એક પ્રકારની પલ્સ લોડ ડિસ્ટર્બન્સ આપી છે જેથી આપણે ખરેખર જોઈ શકીએ કે આઉટપુટ વિક્ષેપ નક્કી કરવા માટે આ પલ્સને ટ્રેક કરી રહ્યું છે પરંતુ જો કે વાસ્તવિક વ્યવહારમાં તમે જોશો કે આ શુદ્ધ અચળ સેટ પોઇન્ટ મૂલ્ય હશે હવે સેટ પોઇન્ટ અને રેડ બક વોલ્ટેજ વચ્ચેનો તફાવત ભૂલ PID કન્ટ્રોલરને ફેડ માં આવે છે અને PID નિયંત્રક પાસે કેટલાક પરિમાણો છે સંકલનકાર માટે કી પરિમાણ પ્રોપોર્શનલ માટે Kp પેરામીટર તફાવત માટે Kd હું તેનો ઉપયોગ કરી રહ્યો નથી હું 0 પર પાછો સેટ કરી રહ્યો છું ત્યાં એક L સેટ છે ત્યાં સૌથી ઓછી સેચ્યુરેશન મર્યાદા છે જે તેને માઇનસ 10 પર સેટ કરે છે U સેટ ઉપલી સેચ્યુરેશન મર્યાદા તેને વત્તા 10 પર સેટ કરે છે તમારી પાસે તેને હજી પણ નીચા મૂલ્યોમાં સુયોજિત કરવા પર નિયંત્રણ છે હવે આ આઉટપુટ PWM પર અંતિમ અસર છે જે યોગ્ય ડ્યુટી સાઇકલ પલ્સ પેદા કરશે અને તેને અહીં પાવર સેમી કન્ડક્ટર સ્વિચને આપશે હવે આ બક કન્વર્ટરની કુલ બંધ લૂપ સર્કિટ છે અને આ બંધ લૂપ ભાગ છે અને આ હકીકતમાં આ પરિમાણો સાથેનું નિયંત્રક છે હવે ચાલો જોઈએ કે જ્યારે આપણે અનુકરણ કરીએ છીએ ત્યારે શું થાય છે આ બધી બાબતો તમે જાણો છો કે ફાઇલ ને કેવી રીતે ઇનપુટ કરવી અને આ edt01 sub નો સમાવેશ છે હવે આપણે સિમ્યુલેશન પર જઈએ તે પહેલાં અમે ઉમેરેલા સેટમાં અમારી પાસે આ 1 બ્લોક છે આ નવો બ્લોક જે તમે અત્યાર સુધી જોયો ન હોત અને આ બીજો બ્લોક છે જે તમે અત્યાર સુધી જોયો ન હોત એ ઉનાળા સિવાય બીજું કશું જ નથી આમાંનું એક છે જે ngSspice ના એનાલોગ બિહેવિયરલ મોડેલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે તેવી જ રીતે PID પણ ngSspice ના એનાલોગ બિહેવિયરલ મોડેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે હું તમને હમણાં જ બતાવીશ કે તે બ્લોક માટેના તે મોડેલને edt 01 dot subમાં કેવી રીતે સમાવિષ્ટ કરવામાં આવ્યું છે હવે આ બંને બ્લોક્સ એ બ્લોક લાઇબ્રેરી માં ઉપલબ્ધ છે તેથી એ બ્લોક લાઇબ્રેરીમાં તમે એડ જોશો આ પ્રતીક છે અને તે જ છે જે આપણે તેને ખેંચીને ત્યાં રાખ્યું છે તે પ્રતીક છે જે આપણે ઓળખીશું ત્યારે બીજી ફાઇલ PID આ PID છે અને આ તે છે જેનો ઉપયોગ અમે અહીં કર્યો છે તેથી આ લાઇબ્રેરીના તે બ્લોક ફોલ્ડરમાં ઉપલબ્ધ છે હવે ચાલો આપણે આ બધાને સેવ કરીએ અને આ શ્કેમેટિક ચાલો આપણે આપણી જાણીતી પ્રક્રિયાનો ઉપયોગ કરીએ જે સૌ પ્રથમ આપણે તે ડિરેક્ટરી માં જઈએ છીએ અને નેટ લિસ્ટ બનાવીએ છીએ તેથી આ નેટ લિસ્ટ આદેશ છે જે મને લાગે છે કે તમે આને ઓળખો છો અને બક ક્લોઝ ડોટ sch નો ઉપયોગ કરીને અને બક ક્લોઝ ડોટ નેટ જનરેટ કરો છો તો ચાલો આપણે નેટ લિસ્ટ જનરેટ કરીએ અને તમે અહીં જોશો કે નેટ લિસ્ટ જનરેટ કરવામાં આવ્યું છે અને હવે ચાલો આપણે જઈએ અને ngSpice વાતાવરણ કરીએ અને બક ક્લોઝ ડોટ cir ને કોલ કરીએ હવે cir માં શું છે cir એ ડ્રોપ ટ્રાન સ્ટેટમેન્ટ સિવાય બીજું કશું જ નથી 10 માઇક્રોસેકંડ અને 15 મિલ સેકન્ડ ના પગલા સાથેનું નિવેદન સંદર્ભ સમય 0719 જેમાં બક ક્લોઝ ડોટનો સમાવેશ થાય છે તેથી એનજીસ્પાઇસમાં જવું અને રન કમાન્ડ કરવાનું સિમ્યુલેશન ચલાવશે હવે મને ૦ બરાબર સફેદ સેટ કલર અગ્ર ભાગ ને કાળો તરીકે સેટ કરવા દો હું સંદર્ભ અને આઉટપુટને પ્લોટ કરવા માંગુ છું ફક્ત તે જોવા માટે કે આઉટપુટ સંદર્ભને ટ્રેક કરી રહ્યું છે કે નહીં તેથી મને R અને આઉટપુટ O મૂકવા દો તમે જુઓ છો કે લાલ વેવફોર્મ્સ એ સંદર્ભ વેવફોર્મ્સ છે અને વાદળી વેવફોર્મ્સ એ આઉટપુટ વેવ ફોર્મ છે જે તે સંદર્ભ વેવફોર્મ્સને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અલબત્ત ટ્રેકિંગ બહુ સારું નથી આપણે PID પરિમાણોને ટ્યુન કરવું પડી શકે છે નિયંત્રણનું અમુક માપ છે જે તમે જુઓ છો કે તે ૫ અને ૬ વોલ્ટ વચ્ચે નિયંત્રણ લઈ રહ્યું છે હવે હું જે કરવા માંગુ છું તે આ વાતાવરણને નીચે મૂકવાનું છે હું જઈશ અને આ પરિમાણોને સમાયોજિત કરીશ હવે Ki એ ઇંટીગ્રલ છે અચળ Kp એ પ્રોપોર્શનલ અચળ છે અને મને પ્રોપોર્શનલ અચળને મોટા મૂલ્યમાં બદલવા દો જેથી ગતિશીલતામાં સુધારો થાય હવે તમારે આ બધું એક પછી એક પગલું ભરવાનું હતું પરંતુ હું તે એક મોટા પગલામાં કરવાનો પ્રયાસ કરી રહ્યો છું જેથી આપણે થોડો સમય બચાવી શકીએ પરંતુ તમે અહીં આ પરિમાણો સાથે રમી શકો છો હવે ચાલો હું આને બચાવી શકું અને પછી ચાલો આપણે પાછા જઈએ અને નેટ લિસ્ટ જનરેટ કરીએ અને તેની સાથે ngSpice વાતાવરણમાં જઈએ અને મને આ સેટિંગ્સ કરવા દો અને હવે આપણે તે જ વેવ Vr અને Vo સ્વરૂપમાં જોઈ શકીએ છીએ તેથી તમે વધુ સારી રીતે જુઓ છો તમે જુઓ છો કે ગતિશીલતાને વધુ સારી રીતે ટ્રેક કરવામાં વેવફોર્મ્સ વધુ નજીક છે મૂળભૂત રીતે કારણ કે તમે Kp ની પસંદગી દ્વારા ગતિશીલ પ્રતિસાદમાં સુધારો કર્યો છે અલબત્ત હું તે તમારા પર છોડીશ કે તમે બધા જુદા જુદા પરિમાણો અને બક કન્વર્ટર L અને C ના પરિમાણો સાથે પણ રમો અને ફક્ત અંત સુધી પ્રયાસ કરો આ નાડી આ પ્રકારનો સંદર્ભ ફક્ત શીખવાના આ હેતુ માટે છે જેથી તમે જોશો કે આઉટપુટ ઇનપુટને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આઉટપુટ ઇચ્છિત મૂલ્ય પર આવી રહ્યું છે તેની થોડી અસર છે વ્યવહારમાં તે સતત રહેશે ચાલો આપણે કહીએ કે તમે 5 વોલ્ટનું આઉટપુટ આપવા માંગો છો તમારું સેટ પોઇન્ટ ફક્ત 5 વોલ્ટ હશે તે સેટ પોઇન્ટ 5 વોલ્ટ સુધી પહોંચશે અને આ બધા જિગલી વિગલી વેવ શેપ્સ વિના અહીં રહેવાનું ચાલુ રાખશે તેથી આ ફક્ત તે બતાવવા માટે છે કે બક કન્વર્ટર આઉટપુટને નિયંત્રિત કરી શકાય છે તેથી આ ક્લોઝ્ડ લૂપ બક કન્વર્ટર સિસ્ટમ છે જે આપણે જોઇ હતી અને અમે અગાઉ ચર્ચા કરી હતી હું નિયંત્રણ માળખામાં એક નાનો સુધારો સૂચવવા માંગું છું જેથી અહીં નિયંત્રક પર ઓછી તાણ આવે હાલમાં આ પ્રકારની ટોપોલોજી માં તમે જોશો કે આ નિયંત્રકે Vo ના સમગ્ર સ્વિંગ ને હેન્ડલ કરવાનું હોય છે ઉદાહરણ તરીકે જ્યારે આપણે ધ્યાનમાં લઈએ છીએ ચાલો હું અહીં થોડી જગ્યા બનાવું અને મને તે એક્સિસ આપવા દો કે જે આના જેવી એક એક્સિસ છે અને આના જેવી બીજી એક્સિસ છે હવે મેં હમણાં જ કહ્યું સંદર્ભ સમય 1207 અહીં મેં હમણાં જ કહ્યું કે આ Vo એક્સિસ છે અને ચાલો હું અહીં એ અર્થમાં સમજાવું કે આપણે Vc અથવા કોઈ ફંક્શન કહીએ અને મેં હમણાં જ અહીં થોડું ફંક્શન મૂક્યું છે તે હું સમજાવીશ કે ફંક્શન શું છે હવે ચાલો હું આને તે રીતે Vo વિરુદ્ધ f લઈ શકું હવે ચાલો આપણે કહીએ કે ઓપરેટિંગ પોઇન્ટ અહીં ક્યાંક છે હવે આ Vo છે આ f છે આ f હશે કે તે Vc નું પ્રતિનિધિત્વ કરી શકે છે કે આપણે નિયંત્રક વોલ્ટેજની વાત કરી રહ્યા છીએ તેથી તે આ બિંદુએ ફરે છે જો તમે f ની એરરની વાત કરી રહ્યા હોવ તો તે એરરનું પ્રતિનિધિત્વ કરી શકે છે અને તમે કહી શકો છો કે Vo અને Vc વચ્ચેનો સંબંધ શું છે તેથી Vo અને f f એ એક સામાન્ય સંતુલન છે હવે Vo અચળ નથી Vo ખરેખર છે હું તેને અહીં લખીશ Vo એ બે ભાગોથી બનેલું છે એક સતત ભાગ છે જે ઓપરેટિંગ પોઇન્ટ વત્તા ખૂબ જ નાનો સંકેત ભાગ રજૂ કરે છે આ તે વિવિધતા છે જેને લોડ વિક્ષેપ લોડ ફેરફારો અને તે બધી વસ્તુઓ કહેવામાં આવે છે અને આ નાની Vo હેટ તે છે જે સિસ્ટમને તેનાથી ભટકાવવા માટે બનાવી રહી છે તે ઓપરેટિંગ પોઇન્ટ Vo છે તેથી અન્ય એન્ટ્રી ત્યાં એક નાનો ઝોન છે કારણ કે આપણે આવું કંઈક કહીએ છીએ અને હું આ નાના ઝોન ને Vo હેટ કહીશ હવે આ એક વિચલન તરફ દોરી જાય છે જે Re વેરિઅન્ટ્સ જોઈ શકાય છે તેથી હું કહીશ કે આ f હેટ છે તેથી f પણ f નો બનેલો છે જે ઓપરેટિંગ પોઇન્ટ વત્તા f હેટ છે જો તે VC હોય કે આપણે કન્ટ્રોલ વોલ્ટેજની વાત કરી રહ્યા હોઈએ તો તેમાં VC હોય છે તેથી ઓપરેટિંગ પોઇન્ટ વેલ્યુ વત્તા ઓપરેટિંગ પોઇન્ટના પડોશીની વિવિધતા હવે મુદ્દો આ ખાસ ટોપોલોજીમાં છે કારણ કે આપણે તેને જોઈ રહ્યા છીએ હવે નિયંત્રક 0 થી ઓપરેટિંગ પોઇન્ટ અને ઓપરેટિંગ પોઇન્ટના પડોશમાં ભિન્નતાના પડોશના સમગ્ર મોટા સિગ્નલને હેન્ડલ કરી રહ્યું છે જ્યારે જો આપણે નિયંત્રક દ્વારા સોંપણી કરીએ તો ખૂબ જ નાનો વિભાગ અને તે વિભાગ ફક્ત છે જો ભિન્નતા અને ઓપરેટિંગ પોઇન્ટનો પડોશ તો પછી નિયંત્રક પરનો તાણ અને તાણ ઓછો હશે અને એટલું જ નહીં નિયંત્રક ઝડપી હોઈ શકે છે તેથી તમારી પાસે એક સ્થિર ઓપરેટિંગ પોઇન્ટ છે ચાલો આપણે કહીએ કે અમે ફીડ ફોરવર્ડ ઘટક તરીકે સ્થિર ઓપરેટિંગ પોઇન્ટની સંભાળ લેવા માટે સક્ષમ છીએ અને નિયંત્રકની મદદથી સ્થિર ઓપરેટિંગ પોઇન્ટના પડોશમાં ફક્ત વિક્ષેપોની કાળજી લેવા માટે સક્ષમ છીએ પછી આવા નિયંત્રક ખૂબ સરળ હશે અને તેમાં તાણ પણ ઓછી હશે અને તેમાં વધુ સારી ગતિશીલતા પણ હશે તો આપણે આવા નિયંત્રકનો અમલ કેવી રીતે કરી શકીએ અને સામાન્ય રીતે તે સુધારેલી નિયંત્રણ ક્રિયા તરફ દોરી જશે અને હું થોડા જ સમયમાં આને ફરીથી દોરું છું અને તેનો અમલ કેવી રીતે કરવો તે તમને બતાવીશ તેથી આપણે જાણીએ છીએ તેમ આ નિયંત્રક છે સૌ પ્રથમ હું અહીં થોડી જગ્યા બનાવવાનો પ્રયત્ન કરીશ તેથી આ ભાગ મને તેને PWMમાં લઈ જવા દે છે તેથી હું આ ભાગને અહીં ભૂંસી નાખીશ હવે ઓપન લૂપ કેસનો વિચાર કરો હવે હું તે ભાગો બતાવવા માટે વાદળી રંગનો ઉપયોગ કરવા જઇ રહ્યો છું જે હવે હું તફાવતો રજૂ કરવા જઇ રહ્યો છું હવે આ બિંદુએ ઓપન લૂપ કેસના કિસ્સામાં આપણે આપીએ છીએ કે આપણે કહીએ કે આપણો અભ્યાસ કરવામાં આવ્યો છે તે આસપાસનો વોલ્ટેજ છે ચાલો આપણે 0 વોલ્ટ અથવા માઇનસ 0 1 વોલ્ટ કહીએ જેથી તમારી પાસે ડ્યુટી સાયકલના લગભગ 40 ટકા હોય હવે આ ઓપન લૂપ કોન્સ્ટન્ટ ફિક્સ્ડ ડ્યુટી સાઇકલ પ્રકારની ડ્રાઇવ આપતી હતી હવે ચાલો આપણે કહીએ કે આપણે કન્વર્ટરના ઇનપુટ આઉટપુટ spec ને જાણીએ છીએ હવે કન્વર્ટરના ઇનપુટ આઉટપુટ spec ને જાણવું પડશે તમે ઇનપુટ વોલ્ટેજ નોમિનલ વેલ્યુ જાણો છો અને આઉટપુટ વોલ્ટેજ કયા છે જેનું નિયમન કરવાનું છે તે તમે જાણો છો અને તેથી જ તમે સંદર્ભ અહીં સેટ કરી રહ્યા છો આથી આઉટપુટ વોલ્ટેજ જાણી શકાય છે કે તમે ઇનપુટ વોલ્ટેજ શું ઇચ્છો છો તે સામાન્ય મૂલ્ય જાણી શકાય છે તેથી નોમિનલ ડ્યુટી સાયકલ VoVin નોમિનલ હશે તેથી જો હું કહું કે ડ્યુટી સાયકલ d એ બે ભાગ d વત્તા d હેટ ટુ કમ્પોનન્ટ્સનું બનેલું છે હવે ડી વીઓ વિન નોમિનલ વેલ્યુમાંથી આવી રહ્યું છે આ ડી તમને ઓપરેટિંગ પોઇન્ટ પર ડ્યુટી સાયકલનું મૂલ્ય આપશે ખૂબ જ અનિશ્ચિતતાઓ ઇનપુટ વોલ્ટેજમાં લોડમાં ફેરફાર અને તાપમાનમાં ફેરફારને કારણે v હેટ ડ્યુટી સાયકલની વિવિધતા હશે તેથી ચાલો આપણે આ VDC મૂલ્યને અહીં વોલ્ટેજ મૂલ્ય પર સેટ કરીએ જે નોમિનલ ઓપરેટિંગ પોઇન્ટ ડ્યુટી સાયકલને અનુરૂપ હોવું જોઇએ તો પછી અહીંથી આવતા Vc ને dને અનુરૂપ થવા દો તો પછી આવા કિસ્સામાં જો હું આ બેનો સરવાળો કરું તો મને d d મળવું જોઈએ જે ટ્રાન્ઝિસ્ટર દ્વારા અપેક્ષિત છે તે d છે જેથી આપણે બરાબર તે જ કરવા માંગીએ છીએ તેથી હું અહીં નીચે આપેલ ફેરફાર કરીશ હું એક સમર રજૂ કરીશ ચાલો આપણે કહીએ કે કયો પ્લસ છે અને તે પણ પ્લસ છે અને આ પ્લસ માટે હું એક નાનો વોલ્ટેજ સ્રોત અથવા કંઈક રજૂ કરી રહ્યો છું જે તમને સતત આપે છે અને તે માટે તમે VDC મૂલ્ય આપી રહ્યા છો જે નજીવા ઓપરેટિંગ પોઇન્ટને રજૂ કરે છે તેથી વોલ્ટેજ આઉટપુટ જે આમાંથી આવે છે અને PWMને મોડ્યુલેટ કરવાનો પ્રયાસ કરે છે તે આને અનુરૂપ હોવું જોઈએ હું તેનો ઉપયોગ કરી રહ્યો છું તે વોલ્ટેજ છે જે d વત્તા d હેટને અનુરૂપ છે હવે આ તે છે જે PWMની અંદર ત્રિકોણને મોડ્યુલેટ કરશે અને ડેટા ઉત્પન્ન કરશે હવે આ શબ્દને ફીડ ફોરવર્ડ ટર્મ કહેવામાં આવે છે તેથી આપણા નિયંત્રણ સાહિત્યમાં આને ફીડ ફોરવર્ડ શબ્દ કહેવામાં આવે છે હવે નિયંત્રક શું કરી રહ્યું છે નિયંત્રકનું કામ સરળ કરવામાં આવ્યું છે તેથી સામાન્ય ઓપરેટિંગ પોઇન્ટ હેઠળ અથવા સામાન્ય કામગીરી હેઠળ જ્યારે કોઈ વિક્ષેપ ન હોય ત્યારે અહીં ફિક્સ અપ ફીડ ફોરવર્ડ ટર્મ વેલ્યુ dને વ્યાખ્યાયિત કરે છે અને પછી યોગ્ય ડ્યુટી સાયકલ આપવામાં આવે છે અને આ આઉટપુટ આપવાનું માનવામાં આવે છે સંદર્ભ સમય ૨૧૨૬ હવે ધારો કે આઉટપુટ 5 વોલ્ટ નથી તે ઘણા કારણોસર 5 વોલ્ટથી ભટકી ગયું છે તે તાપમાનને કારણે હોઈ શકે છે તે ઇનપુટ આઉટપુટ ઇનપુટ વધઘટને કારણે હોઈ શકે છે તે આઉટપુટ લોડિંગ હોઈ શકે છે અને આમાંના ઘણા કારણો હોઈ શકે છે ચાલો આપણે કહીએ કે આઉટપુટ વિચલિત થઈ ગયું છે હવે જ્યારે વિચલિત મૂલ્ય અહીં આવ્યું છે ત્યારે તમે આ ચોક્કસ ઉનાળાના તફાવતની તુલનાત્મક ફાઇલોને ફટકારશો કે આ બંને વચ્ચે તફાવત છે ત્યાં એક ભૂલ છે ભૂલ છે કે ભૂલ કંટ્રોલ વોલ્ટેજનું નાનું મૂલ્ય આપશે જે d હેટને અનુરૂપ છે આ બંને આગળ વધશે અને વોલ્ટેજ d d d ને અનુરૂપ છે અને યોગ્ય રીતે નિયંત્રણ ક્રિયા કરવામાં આવે છે અને સ્થિર અવસ્થામાં જ્યારે બધું જ બરાબર હોય અને જ્યારે આઉટપુટને નિયંત્રિત અને નિયંત્રિત કરવામાં આવે અને જો આ આઉટપુટ બરાબર ઓપરેટિંગ બિંદુને અનુરૂપ હોય તો ભૂલ શૂન્ય થઈ શકે છે તેથી આ નિયંત્રક અહીં નજીવા ઓપરેટિંગ પોઇન્ટ વિશેના વિચલનોની જ કાળજી લે છે અને તેથી આ નિયંત્રક ઝડપી હશે અને અન્ય પર ઓછી તાણ હશે તેથી આ તે ખ્યાલ છે જે અમે આ નિયંત્રણ ટોપોલોજીને સુધારવા માટે હમણાં જ રજૂ કર્યો છે અમે ફક્ત સિમ્યુલેશનમાં પણ આ જોઈશું તેને કેવી રીતે સમાવિષ્ટ કરવામાં આવ્યું છે અને તે તમને એક પ્રકારનું વૈકલ્પિક નિયંત્રક આપશે જેમાં વધુ સારા પ્રતિસાદ છે તેથી ચાલો આપણે આ સુધારેલા નિયંત્રકના સિમ્યુલેશન પર નજર કરીએ મારી પાસે અહીં તે જ બક ક્લોઝ્ડ સર્કિટ છે અને મેં તે જ ફેરફાર કર્યો છે જેની હું તમારી સાથે ચર્ચા કરી રહ્યો છું હવે અહીં તમે તે જુઓ આ અલબત્ત તે જ બક કન્વર્ટર સર્કિટ છે જે અમારી પાસે અહીં PWM બ્લોક છે જે તમને યોગ્ય ડ્યુટી સાયકલ આપે છે અને આ બાજુ તમારી પાસે તે સંદર્ભ છે અને પછી તમારી પાસે આ ઓ લેબલમાંથી આવતા પ્રતિસાદ અહીં છે ઓ લેબલ જે આ સમયે ટિપ્પણી કરવામાં આવી છે આ ભૂલ છે ભૂલ પીઆઇડી કન્ટ્રોલરને આપવામાં આવે છે અને PID નિયંત્રકનું આઉટપુટ હેટને અનુરૂપ ડ્યુટી સાઇકલ વોલ્ટેજમાં વિચલનને અનુરૂપ હોય છે હવે અહીં હેટ સીડીના બીજા ટર્મિનલ પર તમે DC વોલ્ટેજ ધરાવો છો અને અહીં હું 45 ટકા ડ્યુટી ગુણોત્તરને અનુરૂપ માઇનસ 0 05 આપું છું તેથી આ નજીવી કિંમત અથવા કોઓપરેટિંગ પોઇન્ટ વેલ્યુ છે જે હું તેને ફીડ ફોરવર્ડ ટર્મ તરીકે આપી રહ્યો છું અને વત્તા આ આ કંટ્રોલ વોલ્ટેજ હશે અને આ d વત્તા d હેટ છે જે ભિન્નતા સાથે પણ અનિચ્છનીય કારણોસર આવી રહી છે અને નિયંત્રક તરફથી આવી રહી છે તે PWMમાં જાય છે અને સ્વીચને નિયંત્રિત કરે છે આ રીતે અમારી પાસે અહીં આ ફીડ ફોરવર્ડ ટર્મ હતી તેથી હું પણ તેનું અનુકરણ કરવા માંગુ છું અને પછી તમને બતાવો કે આમાં વધુ સમય લાગશે નહીં હું તે નંબરો પાછા મૂકીશ જે મેં બીજી બક ક્લોઝ સર્કિટના સિમ્યુલેશન દરમિયાન છેલ્લી વખત મૂક્યા છે તો મને તે અહીં કહેવા દો હવે ઓળખો કે x હેટ એ બીજો નવો બ્લોક છે જે મેં PID અને x નો સમાવેશ કર્યો છે જેને તમે જોયો છે અને x હેટ પણ A બ્લોકમાં ઉપલબ્ધ છે આ હેટ છે અને તમે તેનો ઉપયોગ કરી શકો છો અને આ તે સરવાળો છે જેનો અહીં ઉપયોગ થાય છે આ સેવ થયું છે અને અમે અહીં ફોલ્ડરમાં જઈ શકીએ છીએ હવે અહીં બક ક્લોઝ એન્ડ ડોટ cir અને edt ૦૧ સબ હું તમને બતાવતો નથી કે edt 01 ડોટ સબની અંદર શું છે તમારે સમજવું જોઈએ કે મેં અહીં કેટલીક વસ્તુઓ ઉમેરી છે મેં t i d એ સબ સર્કિટ છે તે ઉમેર્યું છે આ ફરીથી બધા એનાલોગ વર્તણૂક મોડ્યુલ તત્વોથી બનેલું છે અને આ ngSpice મેન્યુઅલ માં સારી રીતે વ્યાખ્યાયિત થયેલ છે અને પછી મેં ઉનાળો બનાવ્યો છે અને તે પણ એનાલોગ બિહેવિયરલ મોડેલ દ્વારા મેં અહીં એક cd બનાવી છે અને તે પણ ngSpice એનાલોગ બિહેવિયર મોડેલ છે મેં અહીં એક મલ્ટીપ્લાયર પણ ઉમેર્યું છે પરંતુ અલબત્ત અમે તેનો ઉપયોગ ક્યાંય પણ કરતા નથી જે તેને તમારા સંદર્ભ માટે અહીં રાખવામાં આવ્યું છે તેથી તમે આને લાગુ કરો હવે ચાલો આપણે ટર્મિનલ પર જઈએ અને મને ડિરેક્ટરી પાસે જવા દઈએ ડિરેક્ટરીમાં c d અને મને નેટ લિસ્ટ બનાવવા દો અને તમે જુઓ છો અને ngSpice બક બંધ અથવા cir હવે તમે અંદર છો અને આ ભાગ પર્યાવરણ છે તમે પ્રોગ્રામ ચલાવો છો અને હવે મને બેકગ્રાઉન્ડ ના રંગને સફેદ કરવા દો અને ફ્લોર ગ્રાઉન્ડ કલરને કાળા પર સેટ કરવા દો હવે બ્લોક કરો હું સંદર્ભ અને આઉટપુટને હંમેશની જેમ પ્લોટ કરવા માંગુ છું તેથી તમે યોગ્ય રીતે જુઓ છો કે તે તમને સમાન પ્રકારનાં કામગીરીનાં પગલાં પણ આપે છે તમે એ પણ જોશો કે અહીં શું થાય છે અને સ્વીચને આપવામાં આવતા દરવાજાના પલ્સેસ શું છે તમે કદાચ અમે જે પ્લોટ આપીએ છીએ તે જોઈ શકો છો જે તમને ડેટા સંકેતો આપશે તેથી આ ગેટ પલ્સ હશે જે તમે અહીં જુઓ છો તેમ સતત બદલાતા રહે છે અને તમે Vo સાથે ઇંડક્ટર કરન્ટ પ્લોટ IL પણ જોઈ શકો છો તેથી તમે જુઓ છો કે Vo હવે સ્થિર ન હોવાને કારણે તમે જુઓ છો કે ઇન્ડક્ટ પ્રવાહમાં પણ ઘણી ભિન્નતા છે પરંતુ તમે કદાચ આ સમયગાળામાં જોઈ શકો છો જ્યાં તે સતત છે તે તે હશે જો હું એમ્પ્લિટ્યૂડ માં વધારો કરું તો તે આપણે અપેક્ષા રાખીએ છીએ તેવું જ હશે તમે જુઓ છો કે જ્યારે તે સતત હોય ત્યારે આપણે જેની અપેક્ષા રાખીએ છીએ તે આ છે તેથી તમે વેવફોર્મ્સો અને મૂલ્યો સાથે આસપાસ રમો છો અને જો તમારે આ સંપૂર્ણ ક્લોઝ લૂપ સિસ્ટમમાં અંદરના પોર્ટ પર પ્રયાસ કરવો જોઈએ